પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે મશીન લર્નિંગની ઝાંખી મેળવી આપણે એ પણ જોયું છે કે ડેટા સાયન્સ શું છે અને તે કમ્પ્યુટર વિજ્ઞાનના ગણિત અને મશીન લર્નિંગના ક્ષેત્રો સાથે કેવી રીતે સંબંધિત છે તેથી અહીં આ વિશેષ વ્યાખ્યાનમાં આપણે થોડુંક વધુ આગળ જઇશું આપણે પહેલાના એક વ્યાખ્યાનમાં સમજી લીધું છે કે મશીન લર્નિંગ માટેની વિવિધ તકનીકીઓ શું છે મશીન લર્નિંગનું વ્યાપક વર્ગીકરણ અને આઇઆઇઓટી દૃશ્યો માટે તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે આપણે ઔદ્યોગિક સેટિંગ્સમાં વાસ્તવિક જીવનની કેટલીક સમસ્યાઓના નિવારણ માટે આઇઆઇઓટી અને મશીન લર્નિંગના સંયુક્ત ઉપયોગના કેટલાક ઉદાહરણો પહેલેથી જ જોયા છે તેથી આમાં આપણે આગળ જઈએ અને પહેલા આપણે એ શરૂઆત એ સમજવાની સાથે કરી રહ્યા છીએ કે મશીન લર્નિંગની સરખામણી ડીપ લર્નિંગ સાથે કેવી રીતે કરવી જે આજકાલ ખૂબ જ લોકપ્રિય છે જેને ડીપ લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે તેથી મશીન લર્નિંગ કેવી રીતે ડીપ લર્નિંગ સાથે સરખામણી કરે છે અને મશીન લર્નિંગ ડીપ લર્નિંગ સાથે મળીને તેઓ આર્ટીફિશિઅલ ઇન્ટેલિજન્સ સાથે કેવી રીતે સરખામણી કરે છે તેથી આ સમગ્ર સરખામણી છે તેથી આ એઆઈ વિરુદ્ધ મશીન લર્નિંગ વિરુદ્ધ ડીપ લર્નિંગ છે તેથી સર્વગ્રાહી રીતે આ એવું છે ડીપ લર્નિંગ આપણે વિચારી શકીએ છીએ કે ડીપ લર્નિંગ તે મશીન લર્નિંગનો સબસેટ છે અને મશીન લર્નિંગ પોતે આર્ટીફિશિઅલ ઇન્ટેલિજન્સનો સબસેટ છે તેથી આખરે આપણી પાસે જે કંઇક છે તે આ છે આપણે વિચારી શકીએ છીએ કે ડીપ લર્નિંગ મશીન લર્નિંગનો ભાગ છે અને ફરીથી મશીન લર્નિંગ આર્ટીફિશિઅલ ઇન્ટેલિજન્સનો ભાગ છે તેથી આર્ટીફિશિઅલ ઇન્ટેલિજન્સ આપણે પહેલાનાં વ્યાખ્યાનમાં તે શીખ્યા છીએ જેથી આર્ટીફિશિઅલ ઇન્ટેલિજન્સ બુદ્ધિશાળી નિર્ણયો લેવા વિશે વાત કરે છે બુદ્ધિશાળી મશીનો જે સ્પષ્ટપણે આમ કરવા માટે પ્રોગ્રામ કર્યા વિના પોતાના નિર્ણયો લે છે બીજી બાજુ મશીન લર્નિંગ ચોક્કસ વસ્તુઓના ફીચર આપમેળે શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેથી ફીચર હાજર હોઈ કે ના પણ હોય ડીપ લર્નિંગમાં ઉદાહરણ તરીકે આમાં તે આપમેળે ફીચર શોધી લે છે અને આપણે જાતે કોઈ ફીચર શોધતા નથી તેથી આ રીતે આ ડીપ લર્નિંગ મશીન લર્નિંગ અને આર્ટીફિશિઅલ ઇન્ટેલિજન્સની એકબીજા સાથે સરખામણી કરવામાં આવે છે અને ફરીથી જેમ કે મેં અગાઉના વ્યાખ્યાનમાં કહ્યું હતું જો તમને ડીપ લર્નિંગ વિશે વધુ જાણવાની રુચિ હોય તો ત્યાં મૂળભૂત રીતે તમારે ડીપ લર્નિંગ પરના સેમેસ્ટર લાંબા અભ્યાસક્રમો મશીન લર્નિંગના સેમેસ્ટર લાંબા અભ્યાસક્રમો અને આર્ટીફિશિઅલ ઇન્ટેલિજન્સ પરના સેમેસ્ટર લાંબા અભ્યાસક્રમો કરવા જોઈએ આ વિશેષ અભ્યાસક્રમ ફક્ત તમને શું છે તેની ઝાંખી આપવા માટે જ મૂકવામાં આવ્યો છે તેનાથી આગળ નહીં તેથી જો તમે તમારી જાતને સશક્ત અને જાણકાર અનુભવો છો તો તમે સંબંધિત ઉદ્યોગોમાં તમારા આઇઆઇઓટી અમલીકરણોને સુધારવા માટે વિવિધ એ આઈ એમ એલ અથવા ડી એલ તકનીકોની જરૂર પડે તો અમલ કરી શકો છો તેથી આ ફક્ત ઇતિહાસ છે એઆઈ વર્ષ 1950 થી લોકપ્રિય છે તે હજી પણ લોકપ્રિય છે એલ વર્ષ 1980 ના દાયકાથી લોકપ્રિય છે અને તે ચાલુ છે અને ડીપ લર્નિંગ છેલ્લા કેટલાક વર્ષો 2006 2007 અને તેથી વધુથી છે પરંતુ એમ એલ તેથી આ બધી બાબતો ત્યાં રહેલ છે તમે જાણો છો એઆઈ ત્યાં હતું એલ ત્યાં હતું પરંતુ ફક્ત તાજેતરના સમયમાં આ વિવિધ કારણોસર તે વધુ અને વધુ લોકપ્રિય બન્યું છે ઉદ્ભવને કારણે આઇઆઇઓટી ની લોકપ્રિયતા સ્વાયત પ્રણાલીની લોકપ્રિયતાના કારણે ઉદાહરણ તરીકે સ્વાયત કારો સ્વ ડ્રાઇવિંગ કારો જે આ તમામ તકનીકોના સંયોજનનો ઉપયોગ કરે છે જેમાં એઆઈ એમએલ ડીએલ વત્તા વિવિધ આઇઆઇઓટી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે અને તેના કારણે જ આ એ વધુ લોકપ્રિય બની રહ્યુ છે તેથી આ 2 ઉદાહરણો છે જે મેં તમને કહ્યા છે તમે જાણો છો કે વર્તમાન દિવસની દુનિયામાં ઘણા વધુ ઉદાહરણો છે જ્યાં તમારે તમારી અગાઉની જાણીતી તકનીકીઓ જેમ કે એ માં પાછા જવું પડે છે તેથી આ કઈ નવું નથી ત્યાં હતું એ ઘણા લાંબા સમયથી છે પરંતુ ફક્ત તાજેતરના સમયમાં નવી નવી એપ્લિકેશનોને લીધે આ તકનીકીઓને નવી આકર્ષકતા મળી છે અને ઉદ્યોગોમાં તેનો ઉપયોગ લોકપ્રિય થઈ રહ્યો છે તેથી આપણે મશીન લર્નિંગના ફાયદા સમજી ગયા છે પરંતુ મશીન લર્નિંગની પોતાની મર્યાદાઓ છે મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ ઉચ્ચ પરિમાણીય ડેટા માટે ઉપયોગી નથી તેથી ક્લસ્ટરીંગમાં મેં તમને Xએક્ષ અને Yવાય બતાવ્યા છે જે સારું છે પરંતુ જો તમે પરિમાણોની સંખ્યામાં વધારો કરવા માંગતા હોવ તો મશીન લર્નિંગ ધીમે ધીમે ઓછું ઉપયોગી થઈ જશે મશીન લર્નિંગમાં એક પ્રકારના ફીચરનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડે છે પરંતુ જો તમે ડીપ લર્નિંગ વિશે વાત કરી રહ્યા છો તો આ એક નવી તકનીક છે જ્યાં તમારે આ બે કરવાની જરૂર નથી આ મૂળરૂપે એક નવી શીખવાની તકનીક છે ડીપ લર્નિંગ તકનીક જે ફરીથી મશીન લર્નિંગ પર આધારિત છે પરંતુ તે મશીન લર્નિંગની મર્યાદાઓની કેટલીક ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરે છે ખાસ કરીને ડીએલ ઉચ્ચ પરિમાણીય ડેટા સાથે ડીલ કરવામાં સક્ષમ છે અને ત્યાં જ ડીએલની ઉપયોગિતા વધુ પ્રખ્યાત બને છે અને આ ફીચર એક્સટ્રેકશન પણ જાતે અને સ્પષ્ટ જોગવાઈઓ આ ફિચરની અને આનાથી વધુ અને જેથી ડીએલના કિસ્સામાં આ કરવાની જરૂર નથી તેથી મૂળભૂત રીતે આ એમ એલ અને ડી એલ છે તેઓએ એક બીજા સાથે ડેટાની માત્રાને ધ્યાનમાં રાખીને સરખામણી કરી છે જેથી જો તમે જોઈ શકો છો કે એમ એલ અને ડી એલ ડેટાની સંખ્યામાં વધારો ડેટાનું વોલ્યુમ અને ડેટાની પરિમાણતાને બદલે છે એલ ધીમે ધીમે વધુ અને વધુ લોકપ્રિય અને ઉપયોગી બની રહ્યું છે અને તેનો પ્રભાવ સુધરી રહ્યો છે જ્યારે એમ એલનું પ્રદર્શન ધીમે ધીમે સ્થિર થાય છે તેથી બીજી મર્યાદા એ પણ હતી કે એમ એલમાં ફીચર આઇડેન્ટીફિકેશન અને એક્સટ્રેકશન જરૂરી છે જ્યારે તે સ્પષ્ટપણે ડી એલમાં જરૂરી નથી તેથી ડીપ લર્નિંગ તે મશીન લર્નિંગનું પેટાક્ષેત્ર છે જે યોગ્ય ફિચર શીખવા માટે સક્ષમ છે અને તે પણ તેના પોતાના પર તે પોતે ફિચર શીખવામાં સમર્થ છે મૂળભૂત રીતે તે આપણા મગજમાના અબજો ચેતાકોષોનું કાર્યકારી કાર્યને નકલ કરે છે જેથી તમે જોઈ શકો છો કે ચેતાકોષ મગજના ચેતાતંતુનું બંધારણ ખૂબ જટિલ છે જેથી તે ચેતાતંતુના બંધારણમાંથી પ્રેરણા લઈને ડીપ ચેતાતંતુનું બંધારણ વિવિધ સ્તરોની નીચે હોય છે વગેરે ડીપ લર્નિંગને તેના દ્વારા પ્રેરણા મળી છે અને તે તેના પર નિર્માણ થયેલ છે તે થોડું અલગ છે મગજને સમજવું ખૂબ સરળ નથી જેથી તે પ્રેરિત છે પરંતુ તેનું અનુસરણ મગજના ચેતાતંતુ જેવું નથી તે પ્રેરિત છે પરંતુ તેનાથી થોડું અલગ છે પરંતુ ડી એલ શું કરે છે તે તેના પોતાના ફિચર જાતે જ શીખે છે અને આ ડી એલ જ્યારે ડેટા વોલ્યુમ વધે છે અને ડેટાની પરિમાણતા પણ વધે છે ત્યારે ચોકસાઈના સંદર્ભમાં સુધારેલ પ્રદર્શન આપે છે તેથી ડીપ લર્નિંગની ખૂબ જ લોકપ્રિય તકનીકોમાંની એક ડીપ ન્યુરલ નેટવર્ક નો ઉપયોગ કરે છે તમે જાણો છો કે તે તમારા નેટવર્ક ડીપ ન્યુરલ નેટવર્ક એએનએનપર આધારિત છે પરંતુ તે ફરીથી ડીપ છે હું તમને ટૂંક સમયમાં બતાવીશ કે ડીપ ન્યુરલ નેટવર્ક કેવી રીતે યોજનાકીય રીતે લાગે છે પરંતુ તે પહેલાં ડીપ ન્યુરલ નેટવર્ક માં સિગ્નલ મૂળભૂત રીતે આર્ટીફિશિઅલ ન્યુરલ નેટવર્કમાં વિવિધ ચેતાકોષો અને ચેતાકોષોના સ્તરો વચ્ચે મુસાફરી કરે છે ન્યુરલ નેટવર્કમાં દરેક ન્યુરોનને કેટલાક વજનના મૂલ્યો આપવામાં આવે છે એક વજનવાળા ઉચ્ચ વજનવાળા ન્યુરોન બીજાઓની તુલનામાં આગળના સ્તર પર વધુ અસર કરે છે અને અંતિમ સ્તરમાં પરિણામ સાથે બહાર આવવા માટે તમામ વજનના ઇનપુટ્સને ભેગા કરે છે જેથી આવીરીતે એ કાર્ય કરે છે તેથી આકૃતિ પ્રમાણે હું તમને અહીં બતાવીશ કે આ ડીએનએન જે ડીપ ન્યુરલ નેટવર્ક છે જેમ તમે અહીં જોઈ શકો છો આપણી પાસે ઇનપુટ લેયર છે અને આપણી પાસે આઉટપુટ લેયર છે તેથી ઇનપુટ લેયર મૂળભૂત રીતે ઇનપુટ્સ લે છે આ ઓપ્ટિમાઇઝેશન પ્રક્રિયા દ્વારા આઉટપુટ મૂળભૂત રીતે આઉટપુટ લેયરમાંથી પસાર થાય છે તમે આઉટપુટ લેયરમાંથી આઉટપુટ મેળવી શકો છો હવે આ બધાની વચ્ચે હિડન લેયર છે આ તે હિડન લેયર છે જે ઘણા સંબંધોને એકીકૃત કરે છે જે ગણતરીઓ કરે છે જે તમે જાણો અને તમે આ હિડન લેયરની સંખ્યામાં વધારો કરી શકો છો અને જેમ વધુ અને વધુ તમે વધારો કરશો તેમ વધુ અને વધુ ગણતરીઓ થશે પરંતુ આ તે તમને સામાન્ય રીતે વધુ ચોકસાઈ આપશે પરંતુ બધા કિસ્સાઓમાં નહીં પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તે તમને વધુ અને વધુ ચોકસાઈ આપશે તેથી ડીપ એ મૂળભૂત રીતે હિડન લેયરની સંખ્યા દર્શાવે છે તેથી તમારી પાસે જેટલા વધારે સ્તરો હોય તેમ તે ઊંડા માળખામા તમારી પાસે ન્યુરોન્સ હશે જેથી એવું કહેવામાં આવે છે કે ડીપ ન્યુરલ નેટવર્ક માં 150 જેટલા છુપાયેલા સ્તરો હોઈ શકે છે તેથી અહીં આપણે ફક્ત 2 હિડન લેયર બતાવીએ છીએ પરંતુ ડી માં 150 સુધી હિડન લેયર લાગુ કરી શકાય છે તો ચાલો ડીપ લર્નિંગ કેવી રીતે કાર્ય કરે છે તે વિશે વાસ્તવિક જીવનમાંથી એક અનુરૂપતા લઈએ ચાલો આપણે જોઈએ કે આ એક સફરજન છે કે નથી તે આપણે ઓળખવું છે તેથી પ્રથમ તમે આકાર તપાસી લો જો તમે જોશો કે આકાર ઇચ્છનીય છે જો હા જો તમે તપાસ કર્યું કે આકાર બરોબર છે તો તમે રંગની તપાસ કરો જો રંગ બરાબર છે તો તમે તેના સ્વાદની તપાસ કરો તમે સફરજનને બચકું ભરો અને પછી તમે કેવો સ્વાદ આવે છે તે તપાસો જો તમને લાગે કે સ્વાદ બરાબર છે તો તે એક સફરજન છે તેમ તમે ખાતરીપૂર્વક કહો છો તેથી તમે સફરજનના આકાર રંગ અને સ્વાદને આધારે આ પુષ્ટિ અથવા માન્યતા કરો છો અને તે મૂળભૂત રીતે નેસ્ટેડ હાયરાર્કી કલ્પના છે તેથી ડીપ લર્નિંગ પણ નેસ્ટેડ હાયરાર્કીની કલ્પનાને અનુસરે છે અને તે જટિલ કાર્યોને સરળ કાર્યો બનાવે છે તેથી ડીપ લર્નિંગને વધુ સારી રીતે સમજવા માટે આ એક સમાનતા છે તેથી મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ વચ્ચેનો તફાવત ડીપ લર્નિંગ એ અંત થી અંતનું શિક્ષણ છે જે પોતાના દ્વારા ફીચર એક્સટ્રેક કરે છે આ મુખ્ય વસ્તુ છે ફીચર એક્સટ્રેકશન પોતાના ઘ્વારા બીજી બાજુ મશીન લર્નિંગ ફીચર સ્પષ્ટરૂપે જાતે જ થાય છે ડીપ લર્નિંગમાં ડેટાના કદમાં વધારો થતાં પ્રભાવનું સ્તર ઘણીવાર સુધરે છે જ્યારે મશીન લર્નિંગમાં મૂળભૂત રીતે શેલો લર્નિંગ માં ફેરવાય છે તેથી આપણી પાસે 2 વસ્તુઓ છે આપણી પાસે આઇઆઇઓટી છે અને આપણી પાસે ડીપ લર્નિંગ છે બંને ખૂબ શક્તિશાળી તકનીકીઓ છે આઇઆઇઓટી ઝડપ સુધારવા માટે મદદરૂપ છે જ્યારે ડીપ લર્નિંગ ચોકસાઈ સુધારવા માટે ઉપયોગી છે હવે જો તમે તેમને એકસાથે રાખો છો તો તમને ગુણાત્મક અસર મળે છે તેથી આ ગુણાત્મક અસર એક ખૂબ જ શક્તિશાળી વસ્તુ છે જે ફેક્ટરીઓમાં આ ઉત્પાદન ઉદ્યોગોને તેમની ઉત્પાદન લાઇનને શ્રેષ્ઠ બનાવવા માટે મદદ કરી શકે છે તે ઉર્જા વપરાશને શ્રેષ્ઠ કરવામાં અને પરિવહન કામગીરીને સુધારવામાં મદદ કરી શકે છે તે કોઈપણ પ્રકારની કટોકટી અથવા ઘટનાઓના કિસ્સામાં સિસ્ટમોને બંધ કરવામાં પણ મદદ કરી શકે છે તેથી આઇઆઇઓટી ડીપ લર્નિંગ સાથે મળીને ફાયદાની દ્રષ્ટિએ વસ્તુઓને ગુણાકારમાં બનાવશે અને સાથે મળીને તમને ખૂબ શક્તિશાળી તકનીક થાય છે તેથી આઇઆઇઓટીમાં ડીપ લર્નિંગની ઉપયોગીતા માટેનું કારણ આ છે જેથી તાજેતરના સમયમાં ડીપ લર્નિંગને ખૂબ ઉપયોગી બનાવનારા સૌથી મહત્વપૂર્ણ કારણો એ છે કે ફક્ત તાજેતરના સમયમાં લેબલવાળા ડેટાની આવશ્યકતા જે ઘણી વધી ગઈ છે જેથી તે વધ્યો છે અને ઉપલબ્ધ પણ છે અને તે જ સમયે તાજેતરના સમયમાં ઉચ્ચ અંતિમ ગણતરી શક્તિ પણ ખૂબ ઉચ્ચ થયો છે અને તે જ સમયે સસ્તો પણ થયો છે તેથી ઉચ્ચતમ ગણતરીની શક્તિ સસ્તી છે પરંતુ ઓછા ખર્ચે ઉપલબ્ધ પણ છે અને તે સાથે મોટી માત્રામાં ડેટાની ઉપલબ્ધતા પણ વધી છે અને આ બંનેની આવશ્યકતાઓ પણ વધી છે અને પરિણામે આપણી પાસે જે તે એ છે કે લોકો આજકાલ સમજી ગયા છે કે આ ડીપ લર્નિંગના ઘણા ફાયદા છે આ જરૂરીયાતોને કારણે તેથી ડીપ લર્નિંગની આઇઆઇઓટીમાં નિર્ણાયક આવશ્યકતાઓ એ છે કે આજકાલ આપણે નિર્ણાયક મુદ્દાઓને હલ કરવા વિશે વાત કરી રહ્યા છીએ જેમ કે મોટા પ્રમાણમાં ડેટા સાથે વ્યવહાર કરવો અને ઉચ્ચ ચોકસાઈની આવશ્યકતાઓને ઉચ્ચ ગુણવત્તાની સાથે વ્યવહાર કરવો વગેરે તેથી ડીપ લર્નિંગ મૂળભૂત રીતે કેમેરા સેન્સરસsensors વગેરે જેવી તકનીકીઓનો ઉપયોગ કરીને ગ્રાહકોને ઓળખ અથવા ઓળખવા માટે સક્ષમ કરવાના સંદર્ભમાં મૂલ્યો પ્રદાન કરે છે આગાહી અથવા માનવીય વર્તન અને સ્વાયત્ત નિર્ણય નિયંત્રણનો વગેરે તેથી આ જુદા જુદા લાભો છે જે વિવિધ વ્યવસાયિક વિભાગોમાં ડીપ લર્નિંગ ગ્રાહકોને આપે છે તેથી ડીપ લર્નિંગનો ઉદ્યોગોમાં ઘણો ઉપયોગ થાય છે તોશીબા કંપની જેનાથી આપણે ખૂબ જ પરિચિત છીએ તોશીબા કોલાબેરાટીવ ડિસ્ટ્રિબ્યુટેડ ડીપ લર્નિંગ તકનીક તરીકે ઓળખાતી જેવી જ કંઈકનો ઉપયોગ કરે છે જેથી તે એક તકનીક છે જેનો ઉપયોગ એજ અને કલાઉડની વચ્ચે થાય છે એજનો અર્થ છે કેટલાક ગેટવે ડિવાઇસ છે જે ચોક્કસ પ્રક્રિયા કરે છે તેથી એજ અને કલાઉડ વચ્ચે આ તોશીબા કોલાબેરાટીવ ડિસ્ટ્રિબ્યુટેડ ડીપ લર્નિંગના માળખા સાથે આવી છે જેથી આપણે આ માળખાનો ઉપયોગ કરી રહ્યા છીએ શીખવાની પ્રક્રિયા કલાઉડમાં ઉચ્ચ પ્રક્રિયા માટે કરવામાં આવે છે જ્યારે અનુમાનની પ્રક્રિયા એજમાં કરવામાં છે વાસ્તવિક સમય પ્રક્રિયા માટે મૂળભૂત વિશ્લેષણો એક એજમાં કરવામાં આવે છે જ્યારે ડીપ મુદ્દાઓ કે જેમાં ઘણી ગણતરી જરૂરી છે અને તેથી વધારે પ્રોસેસિંગમાં ઉચી ગણતરીમાં ઉંચી કામગીરી કલાઉડમાં કરવામાં આવશે તેથી તોશીબા ટેકનોલોજી સેમીકન્ડક્ટર કારખાનામાં ઉપજ અને ઉત્પાદકતામાં સુધારો કરે છે તેઓએ વીજળી ટ્રાન્સમિશન લાઇનમાં નુકસાન શોધવા માટે ડ્રોન નેવિગેશન કંટ્રોલ સિસ્ટમ અપનાવી હતી વખારમાં કામદારોના વર્તનની આગાહીઓ જુદા જુદા પહેરવાલાયક ઉપકરણોથી અને સૌર ઉર્જા પ્રણાલીમાં વીજ ઉત્પાદનની આગાહીઓ કરી હતી તેથી બીજું ઉદાહરણ એચ2ઓ પ્લેટફોર્મ છે જે ડીપ લર્નિંગના માળખાનો પણ ઉપયોગ કરે છે ઇન્ટેલનું નિર્વાણ એક ડીપ લર્નિંગ પ્રોસેસર છે ઝેબ્રા મેડિકલ વિઝન સિસ્ટમ તેઓ તબીબી ક્ષેત્રમાં વિવિધ સમસ્યાઓ માટે ડીપ લર્નિંગ તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છે તેથી આ ડીપ લર્નિંગના આ ઉદાહરણો છે અને જ્યાં તેને લોકપ્રિયતા મળી રહી છે ડીપ લર્નિંગ એ સ્વાયત્ત ડ્રાઇવિંગ વાહનોમાં ખૂબ પ્રખ્યાત થયું છે આજકાલ ડીપ લર્નિંગ આઇઆઇઓટી સાથે ખૂબ જ લોકપ્રિય બન્યું છે તેઓ આ સ્વય ડ્રાઇવિંગ કારોને વાસ્તવિક બનાવે છે તેથી આની જેમ મશીન લર્નિંગ ડીપ લર્નિંગ અને આર્ટીફિશિઅલ ઇન્ટેલિજન્સની ઘણી જુદી જુદી ઉપયોગિતા છે અને તેઓ આઇઓટી અને આઈઆઈઓટી સાથે હસ્તધૂનન કરી રહ્યા છે જે તેમને એકસાથે શક્તિશાળી બનાવે છે તેમની વ્યક્તિગત શક્તિઓ ઉપરાંત તેથી આની સાથે આપણે સમાપ્ત કરીએ છીએ અહીં આ જુદા જુદા સંદર્ભો આપ્યા છે અને પહેલાંની જેમ તમને આ જુદા જુદા સંદર્ભો વાંચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને આ સાથે આપણે આઇઆઇઓટી માટે મશીન લર્નિંગ અને ડેટા સાયન્સની ઝાંખી મેળવાનો અંત લાવીએ છીએ